આપણે ભૂમિતિ પર એપિપોલર પર આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આપણે મૂળભૂત મેટ્રિક્સ વિશે ચર્ચા કરેલી વ્યાખ્યા અને આ મેટ્રિક્સ કેવી રીતે પ્રોજેક્શન મેટ્રિક્સ ના પરિમાણો સાથે સંબંધિત છે તેની ચર્ચા કરીશું પ્રથમ વસ્તુ એ મૂળભૂત મેટ્રિક્સ છે જો આપણે કોઈપણ ઇમેજ પોઇન્ટ ને ગુણાકાર કરીએ તો તે તમને બીજા ઇમેજ પ્લેન માં અનુરૂપ એપિપોલર રેખા આપશે અને આ હોઈ શકે છે આને કેમેરા ના પરિમાણોથી જ ગણી શકાય છે અને તે સંબંધો અહીં બતાવ્યા છે જેની ચર્ચા આપણે પહેલાં પણ કરી હતી તે વિવિધ સ્વરૂપોમાં હોઈ શકે છે અહીં તમે ધ્યાનમાં લઈ શકો છો કે તમારી પાસે સંદર્ભ કેમેરો કહો કે પ્રમાણભૂત પ્રામાણિક પ્રતિનિધિત્વ I | 0 ના સ્વરૂપ માં છે અને આ કેમેરાને આ રજૂઆત માં આપવામાં આવ્યો છે આ સંદર્ભ માં આપણે આ રૂપરેખાંકનમાંથી મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરી શકીએ છીએ તમે આ અભિવ્યક્તિ દ્વારા તેની ગણતરી કરી શકો છો તેથી આ એક પ્રકારનો સંબંધ છે જેની આપણે ચર્ચા કરી છે અને આપણે એ પણ નિરીક્ષણ કર્યું છે કે જો હું કેલિબ્રેટેડ કેમેરા નો ઉપયોગ કરું છું જેનો અર્થ છે કે હું કેલિબ્રેશન મેટ્રિક્સ ને જાણું છું તો મૂળભૂત મેટ્રિક્સને આવશ્યક મેટ્રિક્સના સ્વરૂપ માં સરળ કરી શકાય છે અને પછી હું ઇમેજ કોઓર્ડિનેટ્સ પર આવશ્યક પરિવર્તન કરી શકું છું જેથી અસરકારક રીતે કેલિબ્રેશન મેટ્રિક્સ એક ઓળખ મેટ્રિક્સ બની જાય તેથી જ્યારે તમે આ ફોર્મમાં કેમેરા ના મેટ્રેઝ ને વ્યાખ્યાયિત કરી રહ્યાં હોવ ત્યારે તે સ્વરૂપમાં તેનું મૂળભૂત મેટ્રિક્સ તેના આ વિશિષ્ટ બંધારણમાં ઘટાડો કરે છે તેથી P ને I | 0 તરીકે આપવામાં આવે છે અને P' રોટેશન મેટ્રિક્સ તરીકે અને મૂળના અનુરૂપ અનુવાદ મેટ્રિક્સ અનુવાદ તરીકે આપવામાં આવે છે તેથી તેઓ આ ફોર્મમાં આપવામાં આવે છે તેથી પછી આ ઓપરેશન કરીને મૂળભૂત મેટ્રિક્સ મેળવી શકાય છે તેથી તે રોટેશન મેટ્રિક્સ ના સંદર્ભ માં અનુવાદ વેક્ટર નું ક્રોસ પ્રોડક્ટ છે તેથી આ એક સંબંધ છે અને આપણે વ્યાખ્યાયિત કર્યું છે કે આ સંકેત કેવી રીતે તમે કેવી રીતે ક્રોસ પ્રોડક્ટ ઓપરેશન ને આ મેટ્રિક્સ ગુણાકાર માં રૂપાંતરિત કરી શકો છો અને પછી આ મૂળભૂત મેટ્રિક્સને આવશ્યક મેટ્રિક્સ કહેવામાં આવે છે અને આપણે આ ચર્ચા માં અન્ય સંકેત E દ્વારા આ ચોક્કસ રચનામાં સૂચિત કરીએ છીએ તેથી આ તે જ છે જે આપણે છેલ્લા વ્યાખ્યાન માં ચર્ચા કરી હતી હવે હું કોઈ સમસ્યા હલ કરવાનો વિચાર કરીશ ફક્ત તે સમજાવવા માટે કે આ વિભાવનાઓનો ઉપયોગ વિવિધ માહિતીને પુનપ્રાપ્ત કરવા માટે કેવી રીતે થઈ શકે તેથી આ સમસ્યાને ધ્યાન લો અહીં આ કિસ્સામાં તે ફક્ત મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરવાની સમસ્યા છે તેથી તમે ફરી એકવાર સમસ્યા તરફ ધ્યાન આપો કે સંદર્ભ મેટ્રિક્સ P તરીકે આપવામાં આવે છે I | 0 જે કેનોનિકલ સ્વરૂપમાં છે જ્યારે P' તે બિન પ્રાકૃતિક રજૂઆત માં છે તેનો અર્થ એ કે તે કેલિબ્રેટ નથી તેના કેલિબ્રેશન પરિમાણો આપણા જાણીતા નથી હું પ્રક્ષેપણ મેટ્રિક્સના બધા તત્વોને જાણું છું જે P' છે તેથી આ રૂપરેખાંકન સાથે આપણે સિસ્ટમના મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરવા માંગીએ છીએ તો ચાલો જોઈએ કે આ રૂપરેખાંકન આપણે કેવી રીતે કરી શકીએ તેથી આ આપવામાં આવ્યું છે કે P' મેં ઉલ્લેખિત P પણ અહીં આપેલ છે તેથી અહીં આપણે આ 3 X 3 પેટા મેટ્રિક્સ લઈશું જે અહીં M સૂચવવામાં આવ્યું છે અને પછી આપણે કોલમ વેક્ટર ને પણ ધ્યાનમાં લઈશું જે m સૂચવવામાં આવે છે તેથી આ સૂચનો છે જેનો આપણે પહેલાં ઉપયોગ કર્યો છે તેથી અમે આ P' ને આ ફોર્મમાં રજૂ કરીએ છીએ પેટા મેટ્રિક્સ સાથે આ સૂચકતામાં ત્યારબાદ અમે M અને m વચ્ચેના સુસંગત સંબંધો લાગુ કરીશું જે M અને m સાથે સંકળાયેલ રૂપરેખાંકન છે જે આપણને મૂળભૂત મેટ્રિક્સ આપશે તેથી આપણે સૌ પ્રથમ યોજના સપ્રમાણ મેટ્રિક્સનું પ્રતિનિધિત્વ કરીશું આપણે યોજના સપ્રમાણ મેટ્રિક્સ મળશે તેથી જે વેક્ટર્સ સાથે સમકક્ષ ક્રોસ પ્રોડક્ટ નું સંચાલન કરી રહ્યું છે તેથી 4 8 1 થી આપણે આ યોજના સપ્રમાણ મેટ્રિક્સ મેળવી શકીએ છીએ અને પછી આ ગણતરી દ્વારા મૂળભૂત મેટ્રિક્સ આપવામાં આવે છે તેથી જો હું આ મેટ્રિક્સને M સાથે ગુણાકાર કરું છું તો આ m m ક્રોસ ચાલો હું આ મેટ્રિક્સને ફક્ત mX મેટ્રિક્સ તરીકે બતાવું છું તેથી આ mX મેટ્રિક્સ જો હું M સાથે ગુણાકાર કરું તો આપણને 3 X 3 મેટ્રિક્સ આપશે તેથી આ તે મૂળભૂત મેટ્રિક્સ છે તેથી જેમ તમે સમજો છો કે જો કેમેરા મેટ્રિસીસ આ વિશિષ્ટ સ્વરૂપોમાં હોય તો પછી મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરવી ખૂબ જ સરળ છે આપણે એ પણ ચર્ચા કરીશું કે આ મૂળભૂત મેટ્રિક્સ મેળવવા માટે કેમેરા મેટ્રિક્સના સામાન્ય સ્વરૂપોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એક બાબત તમારે મૂળભૂત મેટ્રિક્સની એક પ્રોપર્ટી ની નોંધ લેવી જોઈએ કે જેની અહીં ચર્ચા કરવાની જરૂર છે તે મૂળભૂત મેટ્રિક્સમાં જો હું રજૂ કરું છું તેમ જો હું વર્ણવું તો હું કોઈપણ ઇમેજ પોઇન્ટ x ને ધ્યાનમાં લઈશ અને જો હું F સાથે ગુણાકાર કરું છું તો પછી તમને યોગ્ય સમતલ માં યોગ્ય છબી સમતલ માં અનુરૂપ એપિપોલર રેખા મળશે અને એપિપોલર રેખા શું છે આ રૂપરેખાંકનમાં એપિપોલ દ્વારા એપીપોલર લાઇન મળે છે તેથી તમારી પાસે આ ગોઠવણી છે તો આ સેન્ટર C છે આ સેન્ટર C' છે અને આ બેઝલાઈન છે તેથી આ એપિપોલ્સ છે આ એકબીજાને છેદે છે તો આ e' અને એક બિંદુ x છે અને તેના અનુરૂપ ઇમેજ પોઇન્ટ કહે છે કે આ x છે આ x' છે તેથી આ બે બિંદુઓ દ્વારા એપિપોલર લાઇન રચાય છે એક ઇમેજ પ્લેન માં જમણી બાજુ નું ઇમેજ પ્લેન નું એપિપોલ્સ છે અથવા આપણે તેને જમણી બાજુ નું એપિપોલ અથવા e' અને ઇમેજ પોઇન્ટ કહીએ છીએ હવે તમે આ ઇમેજ પોઇન્ટ ને આકસ્મિક ધ્યાનમાં લો છો જે ડાબી બાજુ નું એપિપોલર છે હવે તેની અનુરૂપ ઇમેજ પોઇન્ટ પોતે e' છે પછી એપિપોલર રેખા શું હશે તમે આ એપિપોલર રેખા કેવી રીતે બનાવી શકો છો તેથી આપણે પહેલા પણ જોયું છે કે ખરેખર આ સિંગ્યુલારિટી નો મામલો છે તમે એક જ બિંદુ પર સમાન જોડીને રેખા બનાવી શકતા નથી તમે ફક્ત એક જ બિંદુનો ઉપયોગ કરીને તેને લીટી પર વ્યાખ્યાયિત કરી શકતા નથી તેથી આ શા માટે આ ગાણિતિક રીતે ભૌમિતિક અવરોધ છે જે આપણે સમજીએ છીએ પરંતુ ગાણિતિક રૂપે આ અવરોધ આ સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવે છે જો હું આ મૂળભૂત મેટ્રિક્સને આ એપિપોલ થી ગુણાકાર કરું છું તો હું શું પ્રાપ્ત કરીશ મને 0 મળશે તેનો અર્થ એ કે 0 કોલમ વેક્ટર મળશે તો આ રીતે આ અવરોધ વ્યક્ત થાય છે અને જેનો અર્થ છે કે આ મૂળભૂત મેટ્રિક્સમાં 0 વેક્ટર છે અને રેખીય બીજગણિતમાંથી તે કહે છે કે તેનો અર્થ એ કે આ મૂળભૂત મેટ્રિક્સ એ રેન્ક ની ઉણપના મૂળભૂત મેટ્રિક્સ છે તેથી જો હું આ મેટ્રિક્સનો નિર્ધાર કરું છું તો તમારે 0 પ્રાપ્ત કરવું જોઈએ જેથી તમે આ પરિણામ સાથે પણ ચકાસી શકો હવે આપણે આગળ ના ઉદાહરણ સાથે આગળ વધારીશું અને આ કિસ્સામાં આપણે પ્રોજેક્શન મેટ્રિસીસ ના વધુ સામાન્ય દૃશ્ય પર વિચારણા કરીશું જ્યાં આપણે મૂળભૂત મેટ્રિક્સ એપિપોલર રેખા ની ગણતરી કરવા માંગીએ છીએ અને મને લાગે છે કે તમે એપિપોલર રેખા ની પણ ગણતરી કરી શકો છો તમારે એક એપિપોલ્સ ને ચોક્કસપણે ગણવાની જરૂર છે અને P પ્રાઇમ ના અંતિમ ઇમેજ પોઇન્ટ ની રસપ્રદ ખ્યાલો છે તો ચાલો આપણે આ ઉપાય પર ચર્ચા કરીએ તેથી જો તમે P અને P' વચ્ચેના મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરવા માંગતા હો તેથી P ફરી એકવાર આ ફોર્મ M p4 ની જેમ વ્યક્ત થયો નથી તેવી જ રીતે આ મેટ્રિક્સ M' છે તેથી પહેલાં આપણે અનંત પર હોમોગ્રાફી ની ગણતરી કરવાની જરૂર છે જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી એનો અર્થ એ કે આપણે અનંત સમયે સમતલ માં પડેલા સમાન બિંદુના અનુરૂપ બિંદુ અને અનુરૂપ બિંદુ વચ્ચે હોમોગ્રાફી શોધવાની જરૂર છે તો ચાલો આ મુદ્દા પર ચર્ચા કરીએ તો આપણો એક જ મુદ્દો છે ધારો કે આ અનંત પરનું સમતલ છે હવે આ અનુકૂળતા માટે હું તેને આકૃતિમાં બતાવી રહ્યો છું કેમ કે તમે સમજો છો કે અનંત પરનું સમતલ શારીરિક રૂપે અનુભૂતિ યોગ્ય નથી પરંતુ ગાણિતિકરૂપે ત્યાં સમતલ છે અને અનંતના સમતલ ના બિંદુને કેવી રીતે રજૂ કરવામાં આવશે તમે કોઈપણ વિશેષ દિશા ધ્યાનમાં લો અને પછી તમે સ્કેલ પરિબળ 0 નો ઉપયોગ કરો છો તેથી આ તે રીતે છે જે તમે જાણો છો તે ક્ષતિઓને પ્રાપ્ત કરે છે તેથી X મારો આ જ બિંદુ છે અને સ્ટીરિયો સેટઅપ માં હું આ બિંદુની અનુરૂપ છબીઓ ધ્યાનમાં લઈશ તો આ એક ઈમેજ પોઇન્ટ x છે અને આ છે આ મારું કેમેરા સેન્ટર છે તેથી આ છબી x' છે અને આપણે આ બંને વચ્ચે હોમોગ્રાફી પર વિચારણા કરી રહ્યા છીએ અને જેને આપણે H અનંત તરીકે વ્યક્ત કરીશું તેથી તેઓ આ સાથે કેવી રીતે સંબંધિત છે ચાલો જોઈએ તેથી તેથી તમે નોંધ લો કે એક ઓળખ મેટ્રિક્સ બનાવે છે તેથી આ તમને આ આપશે તેથી આને 3 X 3 મેટ્રિક્સ H અનંત તરીકે ગણી શકાય અને Md એ x છે તેથી તમને લાગે છે કે આ સંબંધિત બિંદુ વચ્ચે હોમોગ્રાફી છે તેથી આ તે છે જે આપણે અહીં આ કિસ્સામાં વાપરીશું કારણ કે આપણે જાણીએ છીએ કે જો મને અહીં યોગ્ય એપિપોલ ખબર હોય તો મૂળભૂત મેટ્રિક્સ ધ્યાનમાં લઈ શકાય છે જો યોગ્ય એપિપોલ e' છે કે નહીં તે જુઓ તો પછી મૂળભૂત મેટ્રિક્સ e'XH અનંત દ્વારા આપવામાં આવે છે જે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી અને પછી આપણે H અનંતના વિસ્તરણનો ઉપયોગ તે બધા સ્વરૂપો મેળવવા માટે કર્યો છે પરંતુ આપણે ફક્ત H અનંતની ગણતરી કરી શકીએ છીએ તેથી આ સમસ્યામાં આપણે શું કરવાની જરૂર પડશે પહેલા આપણે e' ની ગણતરી કરી શકીએ છીએ તેથી e'કંઈ નથી પરંતુ પ્રથમ કેમેરાના કેન્દ્રની છબી છે તેથી આપણે પહેલા કેમેરાની ગણતરી કરવી પડશે અને તે પછી તે છબી લેવી પડશે જે મને e' આપે છે અને પછી આપણે M અને M' થી H અનંતની ગણતરી કરવાની જરૂર છે જે આ ઓપરેશન કરીને છે અને પછી આ કરીને આપણે મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરી શકીએ છીએ તેથી ચાલો આપણે આ ગણતરી ચાલુ રાખીશું જેમ આપણે ચર્ચા કરી છે તેથી આપણે આ ફોર્મમાં કેમેરા સેન્ટરની ગણતરી કરી છે તેથી અમારે M 1 ઓપરેશન કરવાની જરૂર છે અને તે પછી તમે કેમેરા સેન્ટર ની ગણતરી કરી શકો છો જે આ ફોર્મમાં પ્રોજેક્ટીવ સ્પેસ માં આપવામાં આવ્યું છે અને પછી આ ફોર્મમાં આપેલ P'C તરીકે જમણા એપિપોલ ની ગણતરી કરો આ કેમેરા સેન્ટર ની છબી છે અને તમે જે તમને યોગ્ય એપિપોલ આપી રહ્યાં છો અને આ જ યોગ્ય એપિપોલ છે તેથી હવે તમારે તમારી પાસે e'X કરવું પડશે અને આપણે છે તેવું ચર્ચા કર્યા મુજબ તમારે અનંત સમયે હોમોગ્રાફી ની ગણતરી કરવી જોઈએ અને જો હું તે ઓપરેશનો કરીશ તો આપણને આ હોમોગ્રાફી મેટ્રિક્સ મળશે તેથી મૂળભૂત મેટ્રિક્સ એ છે અને જે તમને આ વિશિષ્ટ સ્વરૂપ આપશે તેથી e'X આ એક છે જો તમને ખબર પડે કે આ છે e' હું રજૂ કરી શકું તે e'X મેળવી શકું છું તેથી હું અહીં આ સ્કેલ પરિબળની અવગણના કરું છું અહીં સ્કેલ મૂલ્ય મહત્વપૂર્ણ નથી અને પછી તમને આ ફોર્મની જેમ જવાબ મળે છે તેથી તમે નોંધ્યું છે કે મૂળભૂત મેટ્રિક્સ એ એક પ્રોજેક્ટીવ સ્પેસ નું એક તત્વ પણ છે તેથી જો હું આ મૂલ્યોને સ્કેલ કરું તો તે સમાન મૂળભૂત મેટ્રિક્સને પણ સૂચિત કરશે તેથી હવે પછીની સમસ્યા એ છે કે જો હું તમને એક ઇમેજ પોઇન્ટ આપું છું જે સંદર્ભ કેમેરામાં 15 20 કહેવામાં આવે છે તેથી આ કિસ્સામાં માની લો કે આ બિંદુ ને 15 20 ના કોઓર્ડિનેટ્સ દ્વારા સૂચવવામાં આવે છે પછી મારે એપિપોલર રેખાની ગણતરી કરવાની જરૂર છે તેથી જેનો અર્થ થાય છે કે જો હું આમાં જોડાઉં તેથી મારે આ એપિપોલર રેખાની ગણતરી કરવાની જરૂર છે તેથી મારે શું ગણતરી કરવાની જરૂર છે મારે અનુરૂપ ગણતરી કરવી પડશે તેથી આ એક વસ્તુ છે જે મારે કરવાની જરૂર છે તો હું શું કરીશ હું આ બિંદુને F સાથે ગુણાકાર કરીશ અને પછી મને આ એપિપોલર રેખા મળશે જે તે સંબંધ છે કે કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સ તેના એપિપોલર રેખા તરફના ઇમેજ પોઇન્ટ સાથે સંબંધિત છે તેથી આ તે જ છે જેની અમને જરૂર છે તે ફક્ત તે જ બતાવી રહ્યું છે કે હવે આ કિરણો સાથેના બધા બિંદુઓ જે ત્યાં પડેલા છે અને આપણે એ પણ ચર્ચા કરી લીધી છે કે આ મુદ્દાઓ વચ્ચે હોમોગ્રાફી હશે પરંતુ અંતે તે બિંદુ જે અનંત પર પડ્યો છે તે મર્યાદા બિંદુ છે તેથી તમે જુઓ છો કે વેનીશિંગ બિંદુની વિભાવના પણ અહીં આ પ્રકારની એપિપોલર રેખા અવરોધમાં છે કોઈ અન્ય છબી બિંદુ અસ્તિત્વ માં નથી તે આ બિંદુથી આગળ કોઈ આંતરછેદ હશે નહીં તેથી તમારી પાસે એક એપિપોલર રેખા છે તમારી પાસે એપિપોલર રેખા નું ખૂબ મર્યાદિત પ્રતિનિધિત્વ છે એક છેડે જમણા એપિપોલ હશે અને બીજા છેડે અનંત પર સમતલ ની હોમોગ્રાફી ને અનુરૂપ ઇમેજ પોઇન્ટ હશે અથવા તે જ બિંદુના અનુરૂપ બિંદુ જે અનંત માં સમતલ માં પડેલો છે તેથી આ તે છે જે આપણે કેટલીકવાર આ સૂચનમાં પણ રજૂ કરીએ છીએ અને આ આકૃતિ આ ભાગને સમજાવી રહી છે તેથી આ રીતે એપિપોલર બિંદુની ગણતરી કરવામાં આવે છે મેં બિંદુ 15 20 ને ગુણાકાર કર્યો એકરૂપતા સંકલન અવકાશમાં 15 20 1 નું પ્રતિનિધિત્વ છે અને જો હું તેને F સાથે ગુણાકાર કરું છું તેથી મને આ ફોર્મમાં એપિપોલર રેખા મળશે જે હું ફરીથી સમાન સ્વરૂપમાં ત્રીજા પરિમાણ સ્કેલ 1 લઈને આ ફોર્મમાં ઘટાડી શકું તેથી જેનો અર્થ છે કે આ લાઇનનું સમીકરણ હશે 2 42y 1 0 અને x અનંત મેળવવા માટે કારણ કે આ કિસ્સામાં સમસ્યા માં તમે એપિપોલર રેખાના અંતિમ બિંદુઓ પણ જાણવા માંગતા હતા આપણે ગણતરી કરી શકીએ છીએ અથવા આપણે અનંતમાં પહેલાથી ગણતરી કરેલ હોમોગ્રાફી કરી છે ફક્ત તમે આ બિંદુથી ગુણાકાર કરી શકો છો અને આનો ઉપયોગ કરવાથી આપણે મેળવી શકીએ છીએ કે આ એક બિંદુ છે તેથી આપણે જમણી ઇમેજ પ્લેન માં એપિપોલર એપિપોલ્સ અને એ રીતે એ એપિપોલર રેખા ના અનુરૂપ અંતિમ બિંદુ ને જાણીએ છીએ તેથી હવે હું મૂળભૂત મેટ્રિક્સના ગુણધર્મોને સારાંશ આપું તેથી આપણે ચર્ચા કરી છે અને આપણે તે પણ બતાવ્યું છે કે તમે કેવી રીતે પ્રોજેક્શન મેટ્રિક્સ આપીને મૂળભૂત મેટ્રિક્સની ગણતરી કરી શકો છો તમે કેવી રીતે એપિપોલ્સ ની ગણતરી કરી શકો છો ફરીથી પ્રોજેક્શન મેટ્રિસીસ આપવામાં આવે છે અને આપણે ચર્ચા કરી છે કે કેવી રીતે હોમોગ્રાફી ખાસ કરીને હોમોગ્રાફી અનંત માં આ કિસ્સામાં પ્રેરિત કરવામાં આવે છે તેઓ કેવી રીતે પ્રોજેક્શન મેટ્રિસ ના તત્વો સાથે પણ સંબંધિત છે તેથી ચાલો હવે મૂળભૂત મેટ્રિક્સના ગુણધર્મોને ધ્યાન માં લઈએ આપણે તેમાંના કેટલાકનો સારાંશ આપીશું જે આપણે પહેલાથી પ્રકાશિત કર્યા છે તેથી મૂળ પ્રોપર્ટી કે જો તમને સમાન દ્રશ્ય બિંદુના બે અનુરૂપ ઇમેજ પોઇન્ટ મળે છે તો તે આ વિશેષ સંબંધ x'TFx0 દ્વારા સંબંધિત છે જ્યારે આપણે સંદર્ભિત ઇમેજ પોઇન્ટ x અને બીજો ઇમેજ પોઇન્ટ x' માનીએ છીએ જો હું બીજી રીતે ધ્યાનમાં લઈશ તો ફરી તમે ઉપયોગ કરી શકો છો આપણે આ સંબંધને xTFx' તરીકે રૂપાંતરિત પણ કરી શકીએ છીએ એટલે કે x' એ સંદર્ભ છબી બિંદુ છે તેથી તમે નોંધ લો કે મેટ્રિસીઝ F અને F ટ્રાન્સપોઝ તેઓ આ ફેશનમાં સંબંધિત છે તેથી F આ રૂપરેખાંકનનું મૂળભૂત મેટ્રિક્સ છે અને જ્યારે આપણે સંદર્ભ અથવા સંદર્ભ કેમેરા ઇમેજ કેમેરા ના સમતલ ને બદલીએ છીએ ત્યારે F ટ્રાન્સપોઝ એ સ્ટીરિયો ગોઠવણી નો મૂળભૂત મેટ્રિક્સ પણ છે અને આ અનુરૂપ ઇમેજ પોઇન્ટ્સ ની કોઈપણ જોડી માટે સાચું છે જે સંપત્તિ પ્રથમ મિલકત છે તેથી આગળ આ સ્થળાંતર તે છે જે તમે નિરીક્ષણ કર્યું છે કે જો F કેમેરા સેટઅપ P P' નો મૂળભૂત મેટ્રિક્સ છે તેથી આપણે કેમેરા મેટ્રિકિસ ની જોડી દ્વારા સ્ટીરિયો સેટઅપ સાચવીશું તે બે ની જોડીમાં પ્રથમ એક આપણે સૂચવીશું સંદર્ભ કેમેરાનો કેમેરા મેટ્રિક્સ તેથી P P' જો એ F સેટઅપ માટે મૂળભૂત મેટ્રિક્સ છે અને P' P માટે FT તેનું મૂળભૂત મેટ્રિક્સ હશે પછી એપિપોલર રેખા વાળા ગુણધર્મો કે જો આપણી પાસે ઇમેજ પોઇન્ટ x છે તો પછી બીજા કેમેરામાં એપિપોલર રેખા l'F x તરીકે દર્શાવવામાં આવશે એ જ રીતે જો તમે બીજા પ્લેનમાં x' બિંદુનો એક છબી બિંદુ ધરાવો છો તો સંદર્ભ સમતલ માં તેની એપિપોલર રેખા lFTx' હશે અને આ તે છે જે મેં અગાઉ જણાવ્યું છે કે જો આ સંબંધને એક સંબંધ કહેવામાં આવે છે કારણ કે તે એક બિંદુને લીટીમાં રૂપાંતરિત કરે છે તો તેના આ પ્રકારના પરિવર્તન ને પરસ્પર સંબંધ તરીકે ઓળખવામાં આવે છે F એ રેન્ક ની પણ ખામી છે જેની સમસ્યાનું સમાધાન વિશે ચર્ચા કરતી વખતે આપણે આ અંગે ચર્ચા કરી હતી અને તેથી જેનો અર્થ છે કે તેનું વ્યસ્ત અસ્તિત્વ માં નથી અને પછી આ એપિપોલ્સ કેવી રીતે x સાથે સંબંધિત છે જેની આપણે ચર્ચા કરી હકીકતમાં એપિપોલ પણ તેઓ એપિપોલર રેખા પર પડેલા છે હંમેશા તેઓ એપિપોલર રેખા પર પડે છે અને તે બધી એપિપોલર રેખાઓનાં આંતરછેદ છે જે આ e પ્રાઇમ ટ્રાન્સપોઝ F x દ્વારા આપવામાં આવે છે જે 0 અથવા e ટ્રાન્સપોઝ ની બરાબર હોવી જોઈએ આ શરતો છે તેથી આ 0 અથવા eTFTx'0 FeTx'0 ની બરાબર હોવું જોઈએ તેથી તે ફક્ત તેમના સંબંધિત એપિપોલર રેખાઓ પર એપિપોલ્સ ના પોઇન્ટ સંતોષ સંબંધને સૂચિત કરી રહ્યું છે બીજી બાબત કે જેની મેં ચર્ચા કરી છે તે વિશે આપણે ખૂબ ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે F e બરાબર 0 થાય છે જેનો અર્થ એ કે F નો જમણો નલ વેક્ટર છે એ જ રીતે e પ્રાઈમ ટ્રાન્સપોઝ F પણ 0 અને e' ની બરાબર છે એ જ રીતે F ડાબી બાજુ નો નલ વેક્ટર તેથી આ મૂળભૂત મેટ્રિક્સની કેટલીક મહત્વપૂર્ણ ગુણધર્મો છે અને આ બીજી મિલકત છે જે F નો નિર્ધારક 0 છે કારણ કે તે રેન્ક ની ઊણપ છે જેનો આપણે ઉલ્લેખ કર્યો છે આપણે તેની ચર્ચા કરી છે અને ખાસ કરીને તે નોંધવું રસપ્રદ છે કે ત્યાં કેટલા સ્વતંત્ર પરિમાણો છે તેથી એક વસ્તુ મેં પહેલેથી જ ઉલ્લેખિત કરી છે કે એફ સાથે સંકળાયેલ એક સ્કેલ પરિબળ છે જેનો અર્થ છે કે જો હું તત્વોને સ્કેલ કરું છું તે મને તે જ આપશે તે બધા સંબંધોને વ્યક્ત કરશે તમે સંબંધમાંથી જ નોંધ લઈ શકો છો તેથી ઉદાહરણ તરીકે તમે લાગતાવળગતા બિંદુઓ વચ્ચેના પ્રથમ મૂળભૂત સંબંધોને x'TF x 0 કહો જો હું એ સ્કેલર વેલ્યુ K સાથે F ને ગુણાકાર કરું તો પણ આ સંબંધ ધરાવે છે તેથી તમે કેસના બીજા કોઈપણ સંબંધો સાથે ચકાસી શકો છો અને આ પછી આ એક ખાસ અવરોધ છે કે સ્કેલ ત્યાં સ્કેલ ફેક્ટર છે તેથી જેનો અર્થ એ છે કે F માં 9 તત્વો છે અને તે અવરોધ દ્વારા એક વિશિષ્ટ પરિમાણને ઘટાડે છે બીજી વસ્તુ તે છે કે તેની રેન્ક ની ઉણપ છે તેનો નિર્ધારક 0 છે જે બીજી અવરોધ છે તેથી તે 9 તત્વોમાંથી 7 સ્વતંત્ર પરિમાણો હશે તેથી તેની સ્વતંત્રતાની ડિગ્રી 7 છે તેથી આપણે આ પ્રોપર્ટી નો ઉપયોગ તમને અહીં સમસ્યા હલ કરવા માટે જાણો છો તે વિશે ચર્ચા કરવા માટે કરીશું માની લો કે તમને ફક્ત મૂળભૂત મેટ્રિક્સ આપવામાં આવે છે આપણી પાછલી સમસ્યાઓમાં આપણે તમને પ્રોજેકશન મેટ્રિક્સ આપી દીધા છે અને ત્યાંથી તમે ખૂબ જ સરળતાથી એપિપોલ્સ ની ગણતરી કરી શકો છો કારણ કે તે પ્રોપર્ટી લાગુ કરીને કે એપિપોલ્સ એ કેમેરા કેન્દ્રોની છબીઓ છે અને પ્રોજેક્શન મેટ્રિસેસ આપવામાં આવે છે તે તમે જાણો છો કે કેમેરા કેન્દ્રોની ગણતરી કેવી રીતે કરવી પરંતુ હવે જો હું તમને ફક્ત મૂળભૂત મેટ્રિક્સ આપું છું તમે તેના એપિપોલ્સ ની ગણતરી કરી શકો છો તેથી આ તે છે જે આપણે કહેવા માંગીએ છીએ પ્રથમ વસ્તુ એ છે કે આમાં આપણને એક વધારાની સમસ્યા પણ આપવામાં આવી છે જે એપિપોલર રેખાની ગણતરી કરવાની છે તેથી પ્રથમ સમસ્યા એપિપોલર રેખાની ગણતરી વિશે છે ધારો કે તમારી પાસે ડાબી છબીમાં બે ઇમેજ પોઇન્ટ 5 8 અને 7 5 છે અને તમારે જમણી છબીમાં અનુરૂપ એપિપોલર રેખાઓની ગણતરી કરવી પડશે અને પછી તમે જમણા એપિપોલ ની ગણતરી કરો અને ડાબા એપિપોલ્સની ગણતરી કરો તેથી મેં પહેલાં સૂચવ્યું હતું કે તમે અહીં રોકાઓ તમે મારી વિડિઓ અહીં રોકો અને પછી ફરીથી તમારે આ સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ તો ચાલો હું આ સમસ્યા ના સમાધાન ની ચર્ચા કરું તેથી ધ્યાનમાં લો કે આ મૂળભૂત મેટ્રિક્સ છે અને ઇમેજ પોઇન્ટ 6 6 માટે તેની એપિપોલર પોઇન્ટ આ ફોર્મમાં આપવામાં આવી છે જો હું F સાથે ગુણાકાર કરું તો હું તેની એપિપોલર રેખા l1 મેળવીશ જે આ વેક્ટર દ્વારા આપવામાં આવી છે તે જ રીતે હું અન્ય ઇમેજ પોઇન્ટ્સ માટે એપિપોલર રેખાઓ મેળવી શકું છું 7 5 1 તેથી તમારી પાસે બે એપિપોલર રેખાઓ છે તેથી તે મને પ્રથમ ભાગ માટે જવાબ આપી રહી છે પરંતુ એક રસપ્રદ બાબત મારે અહીં નોંધવી જોઈએ કે તમારે અહીં નોંધ લેવી જોઈએ કે ધારો કે આ તમારું ઇમેજ પ્લેન છે જ્યાં એપિપોલર પોઇન્ટ્સ ની ગણતરી કરવામાં આવે છે એનો અર્થ એ કે બીજો કેમેરા છે બીજા કેમેરાનો ઇમેજ પ્લેન કહો કે આ તમારો l1 છે અને કહો કે આ તમારો l2 છે તેથી તમે જાણો છો કે બધી એપિપોલર રેખાઓ તે એપિપોલ્સ પર છેદે છે તેથી ફક્ત l 1 અને l 2 ના આંતરછેદ શોધીને હું યોગ્ય એપિપોલ મેળવી શકું તેથી મારે શું કરવાની જરૂર છે મારે ફક્ત l 1 X l 2 કરવાની જરૂર છે તેથી અહીં આપણે તે કરી શકીએ તેથી જો હું તે l 1 X l 2 કરું તો મને એપિપોલ મળશે મારો મતલબ કે તે મોટી સંખ્યામાં છે પરંતુ તમે તેને નાનું મૂલ્ય બનાવવા માટે તે બધા મૂલ્યોને નાના બનાવવા માટે હંમેશાં સ્કેલ પસંદ કરી શકતા નથી મારો મતલબ કે જે અહીં બતાવવામાં આવ્યું છે 1 3 1 તે મૂલ્ય છે તેથી જમણા સમતલમાં એપિપોલ નું સંકલન 1 3 પરંપરાગત અથવા દ્વિપરિમાણીય વાસ્તવિક ભૂમિતિમાં છે ડાબા એપિપોલ ની ગણતરી કરવા માટે હું જમણી ઇમેજ સમતલમાં આવા કોઈપણ બે સ્વતંત્ર ઇમેજ પોઇન્ટ ની નોંધ લઈ શકું છું અને તે શોધી શકું છું કે તે એપિપોલર લંબાઈ છે અને તે જ તકનીક લાગુ કરે છે પરંતુ તેના બદલે હું F ની જમણી શૂન્ય શોધીને જમણી શૂન્ય વિશે ચર્ચા કરીશ કારણ કે તે મને ડાબો એપિપોલ પણ આપશે જેનો અર્થ છે કે મારે F ની ગણતરી કરવી પડશે જમણા શૂન્યનો અર્થ એ છે કે જો હું ડાબા એપિપોલ ને F સાથે ગુણાકાર કરું છું તો તે મને 0 વેક્ટર આપશે જે 3 વેક્ટર ફોર્મ છે તેથી આ રીતે અહીં સ્પર્ધા બતાવવામાં આવી છે ત્યારથી તે અવગણના કરી શકતી પંક્તિઓમાંની એક ક્રમશ કાર્યક્ષમ મેટ્રિક્સ છે ત્યાં ફક્ત બે સ્વતંત્ર પંક્તિઓ છે અને પછી હું આ સમીકરણને કન્વર્ટ કરીશ હું ધારણા કરીશ કે કોઓર્ડિનેટ જમણા શૂન્યથી આપવામાં આવ્યું છે આ ફોર્મ eL1 eL2 1 માં આપવામાં આવ્યું છે તેથી મારે આ ભાગના ઓછાની વ્યૂહરચના લેવી પડશે હું આ ભાગને ઘટાડી શકું છું પેટા મેટ્રિક્સ ક્રિયાઓનો ઉપયોગ કરી શકું છું અને તમે બતાવી શકો છો કે આ કંઈ નથી પરંતુ આ વિશિષ્ટ ગોઠવણીની ગણતરી છે તેથી તમને F ની જમણી શૂન્ય મળશે 3 5 મારો મતલબ કે તે તમને પહેલેથી જ ઇમેજ પ્લેન માં કોઓર્ડિનેટ્સ ઇમેજ કોઓર્ડિનેટ પ્લેન બિન સજાતીય સંકલન પ્રણાલી આપી રહ્યું છે કારણ કે તમે પહેલેથી જ એક ને સ્કેલ પરિબળ તરીકે ધારેલ છે હું તમને એ પણ બતાવીશ કે તમે ખરેખર જે યોગ્ય એપિપોલ છે તે તમે બે એપિપોલર રેખાઓનાં આંતર છેદ તરીકે ગણાવી છે આપણે તેને FT ના જમણા શૂન્યની પણ ગણતરી કરી શકીએ છીએ તેથી તમે FT લો તેથી ફક્ત મેટ્રિક્સ એફ સ્થાનાંતરિત કરો અને ફરીથી સમાન તકનીક લાગુ કરો આનો અર્થ એ કે ત્રીજી પંક્તિને અવગણો અને સમીકરણોને રૂપાંતરિત કરો તમે આ ફોર્મમાં આ બે સમીકરણો અથવા સમીકરણોનો સમૂહ રચશો અને પછી તમે અનુરૂપ જમણા એપિપોલ્સ માટે હલ કરો અને તમને ફરીથી મળી જશે કે તમને તે જ જવાબ મળી રહ્યો છે 1 3 તો આ સાથે હું આ બિંદુ પર આ વ્યાખ્યાન બંધ કરું છું આપણે આ ચર્ચા મારા આગલા વ્યાખ્યાન માં ચાલુ રાખીશું આ વ્યાખ્યાન સાંભળવા બદલ આભાર કીવર્ડ્સ ફંડામેન્ટલ મેટ્રિક્સ આવશ્યક મેટ્રિક્સ જમણું એપિપોલ ડાબુ એપિપોલ